ફોરિયરનો નિયમ Fourier's Law કે જે ઉષ્માવહનને કારણે પ્રવાહ અને સ્થાનિક તાપમાન પ્રચલન વચ્ચેનો બંધારણીય સંબંધ દર્શાવે છે ન્યુટનનો ગલનનો નિયમ Newton's Cooling Law એને સમાન જ છે કે જે ઘન પ્રણાલી માટે ઉષ્મા પરિવહન માટેનો બંધારણીય સંબંધ દર્શાવે છે જ્યાં અંદરની બાજુ ઉષ્માનું પરિવહન ઉષ્માવહન પદ્ધતિથી થાય છે અને બહારની બાજુ ઉષ્માનું પરિવહન ઉષ્માનયન પદ્ધતિથી થાય છે તેનું વર્ણન કરીએ તો ધારો કે આપણી પાસે એક ઘન છે જેમાંથી x0 એ પ્રવાહી વહી રહ્યુ છે સ્નેપશોટ જુઓ તે પ્રવાહી કોઈક ચોક્કસ ગતિ V એ વહી રહ્યું હશે ઉષ્માનયનના વિષય પર ચર્ચા કરીશું ત્યારે આપણે આના વિશે વધુ ઊંડાણના જોઇશું પરિવહનાંક h છે હવે આપણે ઉષ્મા પરિવહનાંક h વ્યાખ્યાયિત કરીએ આવા ગુણાંકને વ્યાખ્યાયિત કરવાનું કારણ એ છે કે અહીં ઉષ્માનું પરિવહન જુદા જુદા તબક્કામાં થાય છે ઉષ્મા પરિવહનાંક એ એક કાલ્પનિક ગુણાંક છે અને આ ગુણાંકની ગણતરી કેવી રીતે કરવી એ હવે આપણે જોઇશું સગવડતા માટે આવા ગુણાંકનું વર્ણન કરવામાં આવ્યું છે ન્યુટનનો ગલનનો નિયમ કહે છે કે q'x0 hT ͚ Tx 0 ૧ જ્યાં Tx0Ts એ સપાટીનું તાપમાન છે જો આપણે ધારીએ કે પ્રવાહીનું તાપમાન ઘનના તાપમાન કરતા વધારે છે જેનો અર્થ એ કે ઉષ્મા પ્રવાહીમાંથી ઘનમાં વહન પામે છે તો x 0 પર પ્રવાહને hT ͚ Tsx 0 તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ જો સમીકરણ ૧ માં ઋણ સંજ્ઞા મળશે જો તેને ત્રીજી સીમા અવસ્થામાં ગોઠવીએ kdTdx|x hT Tx0 ૨ ઉષ્મા ગમે એ દિશામાં વહન થઈ રહી હોય સીમા અવસ્થા સમાન જ રેહશે પ્રચલન એની ખાતરી કરશે ધારો કે જો T ͚ Ts તો રૂપરેખા કઈક સ્નેપશોટમાં દર્શાવ્યા મુજબ હશે કારણ કે ઉષ્મા પ્રવાહીમાંથી ઘન તરફ જઇ રહી છે હવે માની લો કે T ͚ Ts છે તો આપણને એક અલગ રૂપરેખા મળશે પરિસ્થિતી T ͚ Ts અથવા T ͚ Ts હોય પ્રચલન તેની સંજ્ઞાની ખાતરી કરશે સમીકરણ ૨ એ સીમા અવસ્થાઓનું સામાન્ય સ્વરૂપ છે ભલે T ͚ Ts નું ચિન્હ ગમે એ હોય કારણ કે તે પ્રચલન નિર્ધારિત કરશે કે તેનું ચિન્હ શું હશે એ નોંધી લો કે પ્રચલન એ ઘનની અંદરના પ્રવાહનું વર્ણન કરે છે અને સમીકરણ ૨ ની જમણી બાજુ ઘનની બહારના પ્રવાહને રજૂ કરે છે તેથી આ ઘનની અંદરના ઉષ્માના વહન અને ઘનની બહારના ઉષ્માના વહન વચ્ચેનું સંતુલન છે ખરેખર આ સંતુલન જલવાય છે કારણકે આપણે માની લીધું છે કે તાપમાન અવિરત રહે છે તાપમાનમાં ક્રમિક વધારો થશે કારણકે તાપમાન એ અવિરત ચલ છે અને એને ગાણિતિક રીતે સાબિત કરવા માટે પ્રચલનો સમાન હોવા જોઈએ સીમાંકન પર તાપમાન કોઈ પણ મોટા કુદકા વગર સતત બદલાય છે જેથી આપણે ખાતરી કરી શકીએ છીએ કે તાપમાન એ અવિરત ચલ છે એ સમજવું ઘણું જરૂરી છે કે આ સંતુલન જળવાય છે કઈ રીતે આ પ્રકારનું સીમાનું સંતુલન જેવા કિસ્સાઓ ફક્ત આ કોર્સમાં જ નહીં પરંતુ ઘણા અન્ય અભ્યાસક્રમોમાં પણ ધ્યાનમાં આવશે એક પરિમાણિક સ્થાયી અવસ્થા ઉષ્માવહન ચાલો એક ચોક્કસ ઉદાહરણ લઈએ આપણે એક પરિમાણિક સ્થાયી અવસ્થા ઉષ્માવહનની પ્રક્રિયાથી શરૂ કરીએ આપણે એક સરળ એક પરિમાણિક વહન સાથે શરૂ કરીએ છીએ માની લો કે આપણી પાસે એક ચોસલો છે અને એમ માની લઈએ છીએ કે તે એક પરિમાણીય છે ચાલો કહીએ કે ઉષ્માવહન પ્રક્રિયા x દિશામાં છે જો જમણી બાજુની સપાટી x L પરનું તાપમાન T2 છે અને ડાબી બાજુની સપાટી x 0 પરનું તાપમાન T1 છે તો આના માટે ઊર્જા સંતુલન શું થશે સામાન્ય ઊર્જા સંતુલન ધ્યાનમાં રાખો આપણે હંમેશાં સામાન્ય માળખાને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ 2TqkCpk ∂T∂t ૩ આપણે હમેશા સામાન્ય ઊર્જા સંતુલનથી શરૂ કરી શકીએ છીએ આપણે કહ્યું કે તે સ્થાયી અવસ્થા પ્રણાલી છે માટે સમયનું વિકલન T t 0 થશે પછી આપણે કહ્યું કે તે એક પરિમાણિક પ્રણાલી છે માટે કહી શકીએ છીએ કે લાપ્લાસિયન એ x દિશામાં છે એટલે કે d 2 T d x 2 આપણે જો એમ પણ માની લઈએ કે q0 એટલે કે પ્રણાલીની અંદર ઊર્જા નથી તો ઉત્પન્ન થઈ રહી કે નથી ઘટી રહી ભલે ગમે તે હોય આપણે જેટલા પણ અનુમાનો લગાવ્યા એનું આ ઝડપી વર્ણન છે આના આધારે જ આપણે આપણાં ધ્યાનમાં લીધેલી પ્રણાલીનો સાદો નમૂનો આપી શકીએ છીએ kd 2 T d x 2 0 ૪ આ નમૂનો એક પરિમાણિક સ્થાયી અવસ્થા ઉષ્માવહન માટેનો છે કે જ્યાં કોઈ ઊર્જા ઉત્પન્ન નથી થઈ રહી કે નથી ઘટી રહી સીમા અવસ્થા શું છે x 0 પર TT1 અને xL પર TT2 શું આ સમીકરણનો ઉકેલ આવી શકે છે આદર્શ સમીકરણોનો ઉકેલ મેળવ્યા પછી કોઈ પણ સ્થાન પર તાપમાન નીચે પ્રમાણે આપી શકાય છે TxT2 T1xLT1 ૪ હવે આપણે ઉષ્માવહનનો દર શોધવો જરૂરી છે ખાસ કરીને આપણે એ શોધવું પડશે કે આ પ્રણાલી માટે ઉષ્મા કયા દરે વહન પામે છે યાદ કરો કે પાછલા લેકચરમાં જણાવવામાં આવ્યું હતું કે ઉષ્મા વહન દર એ ઉષ્માવહન પદ્ધતિ દ્વારા ઉષ્માનું પરિવહન કયા દરે થાય છે તે પ્રમાણિત કરે છે સામાન્ય રીતે તે કોઈ પણ ઉષ્મા વહન પ્રક્રિયાને પ્રમાણિત કરે છે હમેશાં ધ્યાનમાં રાખો કે ઉપયોગિતાની દ્રષ્ટિએ ઉષ્મા વહન દર શોધવું એ ખૂબ જ અગત્યનું છે માટે જ્યારે કોઈ પણ પ્રણાલી ધ્યાનમાં લઈએ ત્યારે કોઈને પણ એ જાણવું રહ્યું કે કેટલી ઉષ્માનું વહન થયું એટલે કે પ્રણાલીના કોઈ પણ એક છેડે અથવા કોઈ એક સપાટી પર કેટલા પ્રમાણમાં ઊર્જાનું ઉત્પાદન થયું એટલે કે દીવાલના એક છેડેથી કેટલી માત્રામાં ઊર્જા લેવામાં આવવી જોઈએ જ્યારે ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને ઊર્જાનું વિતરણ શોધીએ ત્યારે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ખરેખર ઉષ્મા વહન દર શોધવા તરફ દોરી રહ્યો છે તેને શોધવાની રીત ઘણી સરળ છે સમીકરણ ૪ નો ઉપયોગ કરી ઉષ્મા વહન દર નીચે મુજબ મેળવી શકાય છે q kAdTdx kAL ૫ આ માળખા સાથે આપણે નવું પદ અવરોધ ને દાખલ કરીએ છીએ કે જે પ્રણાલી પોતે રજૂ કરે છે યાદ કરો કે ઉષ્મિય પ્રસારણમાં સ્પર્ધાત્મક એવી ૨ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે એક છે પ્રણાલી ઉષ્મા સંગ્રહિત કરવાની ક્ષમતા અને બીજી પ્રણાલીની ઉષ્માવહનના કારણે થતી ઉષ્માના પરિવહનની ક્ષમતા આને જોવાની એક રીત છે અવરોધ માળખાનો ઉપયોગ કરવો સ્પર્ધાત્મક પ્રક્રિયાઓમાંથી કઈ એક મહત્વપૂર્ણ છે તે જાણવાની સીધી અને સરળ રીત એ તે પ્રક્રિયા માટે તે ચોક્કસ પ્રણાલી દ્વારા આપવામાં આવતા અવરોધની ગણતરી છે આપણે તે શોધી શકીએ છીએ કે ઉષ્માવહનને કેટલો અવરોધ છે ચાલો તેને વ્યાખ્યાયિત કરીએ સ્લાઇડ નો સંદર્ભ લો ૧૧૨૦ અવરોધ માટે આપણે સંજ્ઞા R નો ઉપયોગ કરીશું કોઈક વાર આપણે ઉષ્માવહન પ્રક્રિયા દર્શાવવા માટે "c" પેટાલિપિ નો પણ ઉપયોગ કરીશું સામાન્ય રીતે R એ લાગુ પડતો અવરોધ દર્શાવે છે તેથી અવરોધ એ ΔT અને તે જ દિશામાં થતાં ઉષ્મા વહનના દરનો ભાગાકાર છે જે સમીકરણ ૫ માં બતાવેલ છે ઉષ્મિય પ્રસારણ માટે પ્રણાલી દ્વારા આપવામાં આવતા અવરોધને LkA દ્વારા બતાવવામાં આવે છે અહી નોંધ લો કે આ માત્ર ઉષ્માવાહકતા નથી પણ લંબાઈ અને ઉષ્મા વહનનો વિસ્તાર પણ અહી અગત્યનો ભાગ ભજવે છે સાહજિક રીતે કોઈ પણ વિચારી શકે છે કે જો લંબાઈ વધારે હોય તો પ્રસારણએ લાંબો ગાળો મળશે અને ટૂંકી લંબાઈ માટે ટૂંકો ગાળો તેથી કોઈ પણ સહજ રીતે સમજી શકે છે કે લંબાઈ અને આડછેદનો વિસ્તાર એ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને આ સ્પષ્ટ રીતે આપણે હજી સુધી લખેલા નમૂનાના વિશ્લેષણ દ્વારા કહી શકાય છે તેથી આપણે એક પરિમાણિક સ્થાયી ઉષ્માવહન અવસ્થાને સીધા અવરોધના માળખામાં ઢાળી શકીએ છીએ આપણે કહી શકીએ છીએ કે એક માળખું છે સ્નેપશૉટ જુઓ કે જે તાપમાન દ્વારા પ્રણાલીની બંને સપાટી સાથે જોડાયેલુ છે આ માળખાના અવરોધ ને LkA દ્વારા દર્શાવાય છે આપણે આ અવરોધના માળખાનું વિસ્તરણ કરી શકીએ છીએ માની લો કે કોઈ તરલ બંને બાજુથી વહી રહ્યું છે માની લો કે એક છેડેથી પસાર થઈ રહેલ તરલ ગરમ છે જેનું તાપમાન T∞1 છે અને બીજા છેડેથી પસાર થઈ રહેલ તરલ ઠંડુ છે જેનું તાપમાન T∞2 છે ગરમ તરલમાંથી સપાટી પર ઉષ્માનું વહન થવા માટે કેટલો અવરોધ લાગશે તે આપણે કેવી રીતે શોધી શકીએ છીએ આપણે તે અવરોધ શોધવો જરૂરી છે કે જે ગરમ તરલમાંથી સપાટી x0 પર થતાં ઉષ્મા વહનને લાગુ પડે છે આપણે તે કેવી રીતે શોધી શકીએ છીએ ઉષ્મા વહન એ ન્યુટનના નિયમ દ્વારા દર્શાવાય છે q કે જે આ સ્થળે ઉષ્મા વહનનો દર છે તે q hAT∞1 T દ્વ્રારા અપાય છે આ તે દર છે જેનાથી ઉષ્મા ગરમ તરલમાંથી ચોસલાની અંદર વહે છે આપણે અવરોધ માળખું વાપરી શકીએ છીએ સ્નેપશૉટ જુઓ અને કહો કે ઉષ્માનયન અવરોધ છે કે જે 1hA દ્વારા આપી શકાય છે તેને જોવું ઘણું સરળ છે એ કઈક આવું છે Rco1hAT∞1 T q ૬ જોઈ શકાય છે કે તે ΔTq છે h ઘણા બધા પરિબળો જેમ કે તરલના તરલપ્રવાહના ગુણધર્મો પર આધાર રાખે છે h શોધવું સરળ નથી પાછળથી આ કોર્સમાં ૧૨ લેકચર્સ થશે જેમાં આપણે h શોધવા માટેની પદ્ધતિઓની ચર્ચા કરીશું તેથી હવે આપણે અવરોધના માળખાને 3 અવરોધમાં વધારી શકીએ છીએ ધારો કે જો ગરમ તરલથી ચોસલા સુધીનો ઉષ્મા પરિવહનાંક h1 છે અને ચોસલાથી ઠંડા તરલ સુધીનો h2 છે તો ગરમ તરલના તાપમાન T∞1 અને સીમા પરનું તાપમાન T1 સાથે ઉષ્મા પરિવહનને લાગતો અવરોધ 1h1A થાય ચોસલાની અંદર ઉષ્મા પરિવહન માટેના ચોસલા દ્વારા આપવામાં આવતો અવરોધ 1kA દ્વારા આપવામાં આવે છે સીમા પરનું તાપમાન T2 છે અને અહીં અવરોધ 1h2A સ્નેપશોટ જુઓ દ્વારા આપવામાં આવે છે તેથી આપણે અવરોધ શું છે તે જાણી શકીએ છીએ અને તે જ અવરોધ પદ્ધતિની શક્તિ છે સ્પષ્ટ રીતે આપણે હંમેશાં પ્રણાલીના ગુણધર્મો જાણી શકીએ છીએ અને તેને માળખાની દ્રષ્ટિએ પ્રસ્તુત કરી શકીએ છીએ આગળ જો આ કુલ દર છે કે જ્યાં ઉષ્મા સંપૂર્ણ પ્રણાલીમાંથી એટલે કે ગરમ તરલમાંથી ઠંડા તરલમાં વહન પામે તો q ને કુલ અવરોધની દ્રષ્ટિએ રજૂ કરી શકાય છે કુલ તાપમાન પ્રચલનને ઊર્જા વહનના કુલ દર વડે ભાગતા કુલ અવરોધ મળે છે આ કુલ અવરોધ શું છે અવરોધ શ્રેણીમાં હોય છે તેથી સંપૂર્ણ પ્રણાલી દ્વારા મળતો કુલ અવરોધ છે Roverall 1h1A1h2A1h3A ૭ જો કોઈને માપી શકાય તેવી રાશિઓ ખબર હોય તો આ રજૂઆત એક ભવ્ય તક આપે છે આ પહેલી વાર છે જ્યારે આપણે માપી શકાય તેવી રાશિનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જ્યારે કોઈ નમૂનો તૈયાર કરવાનું કામ કરે છે એટલે કે ગાણિતિક રજૂઆત અથવા નમૂના સમીકરણોનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રણાલીની રજૂઆત કરે છે ત્યારે અવલોકનયોગ્ય રાશિ શું છે તે હંમેશા સમજવું જોઈએ એટલે કે પ્રાયોગિક ધોરણે પ્રત્યક્ષ અથવા વાસ્તવિક પ્રણાલીમાં શું માપી શકે છે તમે જાણો છો તે ગીઝરનો દાખલો લઈએ હવે કે જેમાં કોઈ પણ વ્યક્તિ પ્રવાહીનું તાપમાન જે અંદર જાય છે અને બહાર આવે છે તે માપી શકે છે તો શું આપણે આપણા નમૂના સમીકરણો અને ગાણિતિક અભિવ્યક્તિઓ એવી રીતે લખી શકીએ કે આપણે પ્રણાલીના ગુણધર્મોનો અંદાજ કાઢવા માટે અવલોકનયોગ્ય રાશિઓનો ઉપયોગ કરી શકીએ ઉદાહરણ તરીકે આપણે તાપમાન T2 શું છે તે જાણવાની ઇચ્છા રાખી શકીએ છીએ પરંતુ જે માપી શકાય છે તે ફક્ત બહારના પ્રવાહીનું તાપમાન જ છે તેથી શું આપણે અવરોધ માળખાનો ઉપયોગ કરી શકીએ તેથી માપી શકાય તેવી રાશિઓનો ઉપયોગ કરવાની અને સામાન્ય પ્રાયોગિક માપદંડ દ્વારા કેટલીક અજાણી રાશિઓ શોધવા માટેની ભવ્ય તક આ પ્રકારની અવરોધ માળખા પદ્ધતિ પ્રદાન કરે છે તેના કેટલાક ઉદાહરણોની ચર્ચા આપણે હવે પછીનાં લેકચરમાં કરીશું ચાલો આપણે આવા અવરોધ માળખાના થોડા વધુ જટિલ કિસ્સાઓ જોઈએ આમ આપણે આજના લેકચરને સમાપ્ત કરીશું હવે આપણે સંયુક્ત દીવાલનું ઉદાહરણ લઈએ એક દિવાલની જગ્યાએ ઘણી દિવાલો જે એકબીજાની બાજુમાં થપ્પી કરેલ હોય એવી ગોઠવણી સંયુક્ત દિવાલ કહેવાય કે જે અવાહક પ્રણાલીમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે અવાહક મોટા ભાગે વિવિધ દિવાલોથી સજ્જ હોય છે જેમાં દરેક દિવાલની વાહકતા અલગ હોય છે બહુવિધ દિવાલવાળી પ્રણાલીની રચના કરવી ખૂબ સામાન્ય છે જેમાં જુદા જુદા ગુણધર્મો હોય જુદી જુદી વાહકતા એટલે કે k1 k2 and k3 ધરાવતી ૩ દિવાલોની થપ્પી પર ધ્યાન આપો તેથી કોઈ કલ્પના કરી શકે છે કે કોઈ ચોક્કસ પદાર્થ ગરમ તરલના સંપર્કમાં છે પરંતુ તે ઇચ્છતી નથી કે બીજો પદાર્થ જે વધારે સારી વાહકતા ધરાવે છે તે ગરમ તરલના સંપર્કમાં આવે કારણકે ત્યાં તરલ સાથે થોડી પ્રતિક્રિયા થઈ શકે છે તેથી તેનાથી બચવા માટે આ પ્રકારની સંયુક્ત દિવાલોની રચના કરવી એ ખૂબ સામાન્ય રીત છે ધારો કે પ્રથમ દિવાલની લંબાઈ L1 છે બીજી દિવાલની લંબાઈ L2 છે અને ત્રીજી દિવાલની લંબાઈ L3 છે ચાલો કહીએ કે ગરમ તરલ પ્રથમ દિવાલ પહેલાં વહે છે અને ઠંડુ તરલ ત્રીજી દિવાલ પછી વહે છે માની લો કે ગરમ તરલનું તાપમાન T∞1 છે અને ન્યુટનના ગલનના નિયમ માટે ઉષ્મા પરિવહનાંક h1 છે અને જો ઠંડા તરલ માટે તે T∞2 અને h2 છે ચાલો સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે T1 T2 T3 અને T4 તાપમાનનો ઉલ્લેખ કરીએ કોઈ પણ તેને સરળતાથી વાંચી શકે છે અને ઓછામાં ઓછા પ્રયત્નોથી અવરોધ માળખું દોરી શકે છે ત્યાં કેટલા અવરોધ છે તેથી ત્યાં ૫ અવરોધો છે ગરમ તરલમાંથી પ્રથમ ચોસલામાં થતાં ઊર્જા પરિવહનને રોકતો પ્રથમ અવરોધ છે જે 1h1A છે ત્રણ દિવાલોમાં થતાં ઉષ્માના પરિવહનને રોકતા અવરોધો અનુક્રમે L1k1A L2k2A L3k3A છે એ જ રીતે ત્રીજા ચોસલામાંથી ઠંડા તરલમાં થતાં ઉષ્માના પરિવહન માટેનો અવરોધ 1h2A છે કુલ પ્રણાલી માટે ગરમ તરલથી ઠંડા તરલમાં થતાં ઉષ્માના પરિવહનનો દર qx છે અત્યાર સુધી આપણે ધાર્યું છે કે આડછેદનો વિસ્તાર અચળ છે હવે પછીના લેકચરમાં આપણે એક વિશિષ્ટ કિસ્સા સાથે શરૂ કરીશું જ્યાં પ્રણાલીના આડછેદનો વિસ્તાર બદલાય છે આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે નમૂના સમીકરણો કેવી રીતે બદલાય છે અને તાપમાનનું વિતરણ કેવી રીતે બદલાય છે અહી ચર્ચા પૂરી કરતાં પેહલા એ વિચારીએ કે આ ચોસલામાં તાપમાનનું વિતરણ શું હશે સમીકરણ પરથી સ્પષ્ટ છે તેથી તે રેખીય તાપમાન રૂપરેખા છે જો આડછેડના વિસ્તાર અલગ હશે તો તાપમાનની રૂપરેખા શું હશે આપણે અહીં માત્ર કાર્ટેશિયન યામો વિષે જોયું આપણે ત્રિજ્યાવર્તી પ્રણાલી વિષે જોવાની શરૂઆત કરીશું